તો RLC અને RLA ની સરખામણી કરવા માટે ઉપરની આકૃતિ મદદ કરશે જ્યારે તમે ડાબી તરફ ફરતા હોવ ત્યારે એક્યુમ્યુલેટર 8 બીટ છે તેથી આ ડાબી તરફનું પરિભ્રમણ છે હવે બીટ સંખ્યા 7 તે બીટ સંખ્યા 0 પર જશે તેમજ તે સ્ટેટસ રજીસ્ટરના કેરી ફ્લેગ પર જશે તેથી તે બંનેમાં ફેરફાર થશે અને આ તમામ 0 બીટ એ બીટ 1 માં આવશે અને બીટ 1 એ બીટ 2 માં આવશે તેથી આખી વસ્તુ આ રીતે ડાબે ફેરવવામાં આવે છે બીજી તરફ આ RAL ને પણ ડાબી બાજુએ ફેરવવામાં આવે છે પરંતુ હવે આ બીટ 7 કેરી ફ્લેગ પર જશે અને કેરી બીટ 0 પર આવશે તેથી આ કેરી દ્વારા પરિભ્રમણ છે તેથી જ તેને કેરી દ્વારા ફરવું કહેવામાં આવે છે તેથી તેના ભાગરૂપે કેરી ને પણ ફેરવવામાં આવે છે તે સિવાય આપણી પાસે તુલના જેવી તર્ક કામગીરી છે તમે 2 રજિસ્ટર અથવા મેમરી સ્થાનોની સામગ્રીને એક રજિસ્ટરની સામગ્રી સાથે અથવા એક્યુમ્યુલેટરના મેમરી સ્થાન સાથે તુલના કરી શકો છો જેમ કે સામાન્ય ફોર્મેટ જુઓ તો તે CMP RM છે તેથી રજિસ્ટર અથવા મેમરી સ્થાનની સામગ્રીની એક્યુમ્યુલેટરની સામગ્રી સાથે સરખામણી કરવામાં આવશે અને એ પણ CPI જેવું તાત્કાલિક સંસ્કરણ છે તેથી તેની તાત્કાલિક સરખામણી કરો તેથી અહીં તમારે એક 8 બીટ સંખ્યાનો ઉલ્લેખ કરવાની જરૂર છે અને સામગ્રીની તુલના એક્યુમ્યુલેટરની સામગ્રી સાથે આ 8 બીટ સંખ્યા સાથે કરવામાં આવશે આ સરખામણી સૂચના છે અને તે z કેરી ફ્લેગ અને સાઇન ને સેટ કરશે તેથી 0 કેરી ફ્લેગ અને સાઇન ફ્લેગ ને અસર થશે તેથી જો સંખ્યાઓ સમાન હોય તો આ 0 ફ્લેગ સેટ કરવામાં આવશે જો સરખામણી આ આંતરિક બાદબાકીનો ઉપયોગ કરીને કરવામાં આવે અને જો તે એક્યુમ્યુલેટરની સામગ્રીને ન બદલે તો તે સેકન્ડ ઓપરેન્ડ રજીસ્ટર અથવા મેમરી અથવા તમે જે પણ સ્પષ્ટ કરેલ છે તે તાત્કાલિક મૂલ્ય સાથે A ની બાદબાકી કરશે તેથી આ કામગીરીના આધારે આ 3 ફ્લેગ સેટ કરવામાં આવશે તેથી જો પરિણામ 0 હોય તો આ શૂન્ય ફ્લેગ સેટ થશે એટલે કે જો આ 2 મૂલ્યો સમાન હોય તો જો કેરી જનરેટ થાય તો તેનો અર્થ એ કે આ RM એ A કરતા મોટો છે તેથી તે કિસ્સામાં આ કેરી ફ્લેગ સેટ કરવામાં આવશે અને સાઇન ફ્લેગ ધનાત્મક કે ઋણાત્મક પરિણામના આધારે ધનાત્મક કે ઋણાત્મક હશે તેથી તે એ કરશે પછી આપણને ઑપરેશન નો બીજો વર્ગ મળ્યો છે જે આ બ્રાન્ચ ઑપરેશન છે અને તે વાસ્તવમાં એક મેમરી સ્થાનથી અન્ય મેમરી સ્થાન પર કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે છે એટલે કે હાલમાં પ્રોગ્રામ સિસ્ટમ માં તે અમુક સમયે એક્ઝિક્યુટ થઈ રહ્યો છે હવે હાલમાં સિસ્ટમ આ ચોક્કસ સૂચનાનો અમલ કરી રહી છે પછી તે અપેક્ષિત છે કે આગામી સૂચના આ જ હશે પરંતુ ધારો કે કહો કે આ સ્થાન 1000 છે અને આ સ્થાન 1001 છે તેથી સૂચના 1000 અમલમાં આવ્યા પછી સૂચના 1001 અમલમાં આવશે પરંતુ કોઈ કારણસર આમ જો મને લાગે કે આગળની જે સૂચના અમલમાં મૂકાવાની છે તે સ્થાન 2000s પર હોય તો પછી અહીંથી આ સૂચનાએ નિયંત્રણને સ્થાનાંતરિત કરવું જોઈએ અને સૂચના 1001 ને બદલે સૂચના 2000 માં નિયંત્રણને સ્થાનાંતરિત કરવું જોઈએ થોડા સમય પછી જો તમે લૂપ નો અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો એવું થઈ શકે છે કે આ લૂપ નો મુખ્ય ભાગ છે અને લૂપ ની બોડીના છેડે તમારે ફરીથી લૂપ કરવાની જરૂર હોય છે તેથી તમારે આ સ્થિતિમાં પાછા જવાની જરૂર છે તેથી આ રીતે ઘણા નિયંત્રણ ટ્રાન્સફર ને અમલમાં મૂકવા માટે અને આ કરવા માટે આપણને આ શાખા સૂચનાઓ ની જરૂર હોય છે તેથી આ શાખા સૂચનાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાં 2 પ્રકારની શાખા સૂચનાઓ છે એકને બિનશરતી શાખા કહેવામાં આવે છે જ્યાં શાખા અગાઉની કામગીરીના પરિણામથી સ્વતંત્ર હોય છે અને એક શરતી શાખા હોય છે જો અગાઉની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય તો તે કેટલીક શરત સાચી હોય તો જ શાખા લેવામાં આવશે તેથી બિનશરતી શાખા નવા સ્થાન પર જાય છે પછી ભલેને અગાઉની સૂચનાનું પરિણામ ગમે તે હોય પરંતુ તે નવા સરનામા પર શાખા કરશે અને તેના જેવી વસ્તુઓ હશે તો આ બિનશરતી શાખા સૂચના છે તેથી આ ફોર્મેટ છે અને તેનું નેમોનિક JMP છે આ જમ્પ છે અને આ સરનામું છે તેથી આ સરનામું એ 16 બીટ સરનામું છે કારણ કે 8085 16 બીટ સરનામાંને સપોર્ટ કરે છે તેથી 16 બીટ સરનામાં પર જાઓ તેથી જ્યારે આ સૂચના અમલમાં આવશે ત્યારે મને આશા છે કે તમે અનુમાન કરી શકો છો કે શું થવાનું છે અને પ્રોગ્રામ કાઉન્ટર સૂચનામાં ઉલ્લેખિત સરનામા સાથે લોડ કરવામાં આવશે જેથી આગળની સૂચના જે અમલમાં આવશે તે સરનામું પ્રોગ્રામ કાઉન્ટર માં લોડ કરવામાં આવશે તેથી અહીં સૂચના રજીસ્ટર નું મૂલ્ય પ્રોગ્રામ કાઉન્ટર પર જવું જોઈએ તેથી પ્રોગ્રામ કાઉન્ટર ને જમ્પ સરનામું મળે છે બીજી સૂચના કૉલ સૂચના છે તે સબરૂટિન માટે છે એટલે કે તમે સબ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માંગો છો અને સબરૂટિન માંથી પાછા ફરવા માટે એક RET સૂચના હોય છે તેથી આ તમામ સરનામાંઓ જે તમામ શાખા કામગીરીને પૂરા પાડવામાં આવે છે તે સરનામું 16 બીટ હોવું આવશ્યક છે તેથી તે બધા 16 બીટ સરનામાં છે તેથી સબરૂટિનના અંતે મારી પાસે RET સૂચના હોવી જોઈએ તેથી તે સબરૂટિન માંથી પરત આવશે અને આ કોલ સૂચના સબરૂટિન શરૂ કરવા માટે છે હવે શરતી શાખા વિશે વાત કરીએ તો આપણને JZ જેવી સંખ્યાબંધ શરતી શાખા સૂચનાઓ મળી છે હવે શૂન્ય પર જમ્પ કરો જો અગાઉના અંકગણિત તર્ક કામગીરીને લીધે 0 ફ્લેગ સેટ કરવામાં આવ્યો હોય તો તે આગળના સરનામાં પર કૂદી જશે કે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ JZ સરનામું છે અને જો 0 ફ્લેગ સેટ કરેલ હોય તો તે ઉલ્લેખિત સરનામાં પર જશે તેવી જ રીતે આપણને JNZ મળ્યું છે તેથી જો 0 ફ્લેગ સેટ ન હોય તો તે કૂદી જશે અને શૂન્ય ફ્લેગ 0 હોય તો પછી તે નહીં હોય અને તે આના પર કૂદકો મારશે પછી તે કૅરી પર કૂદકો મારશે તેથી જો અગાઉની કામગીરીએ કેરી જનરેટ કરી હોય તો આ JC સરનામું આ સૂચનામાં ઉલ્લેખિત નવા સરનામા પર જમ્પ કરશે અહીં JNC એ જમ્પ ઓન નો કેરી છે તો JP એ જમ્પ ઓન પોઝિટિવ છે તેથી જો સાઇન ફ્લેગ સેટ ન હોય તો પરિણામ ધનાત્મક હતું તેથી આપણને પરિણામ પોઝિટિવ હોવા પર કૂદકો મારવા માટે JP સૂચના મળી છે અને JM એ માઇનસ પર જમ્પ છે અને જો અગાઉના ઑપરેશન માં સાઇન ફ્લેગ સુરક્ષિત હોય તો તેનું પરિણામ ઋણાત્મક હતું અને તો આ JM સરનામું એ નવા સરનામા પર જશે તેથી આ રીતે આપણે 8085 માં આ શરતી શાખા સૂચનાઓ મેળવી શકીએ છીએ હવે મશીન નિયંત્રણ સૂચનાઓ જોઈએ તે પ્રોગ્રામ ને એક્ઝિક્યુટ કરવાનું બંધ કરવામાટેની અટકાવો સૂચના છે તેથી આ એક ખાસ સૂચના છે જ્યારે આ હોલ્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે સિસ્ટમ ની આખી કામગીરી સ્ટોલ પર આવી જશે હવે પ્રોસેસર દ્વારા કોઈ વધુ કામગીરી કરવામાં આવશે નહીં અને આગળની સૂચના મેળવવા માટે તમે હવે પ્રોસેસરને ઇન્ટરપ્ટ્સ મોકલી શકો છો અને તેને આ અટકેલી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે હોય છે NOP નો અર્થ કોઈ ઓપરેશન નહીં એવો થાય છે એટલે કે પ્રોસેસર કંઈપણ કરતું નથી તેથી તેનો ઉપયોગ મુખ્યત્વે વિલંબ માટે થાય છે તેથી જો તમે થોડો વિલંબ કરવા માંગો તો તમે આ NOP સૂચના મૂકી શકો છો અને ઘણી વખત પ્રોગ્રામ ડીબગીંગ માટે આ NOP ઉપયોગી બને છે ધારો કે મેં કોઈ પ્રોગ્રામ લખ્યો છે જે યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી એટલે કે મને એવું લાગે છે કે પ્રોગ્રામ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી તેથી મારે જે કરવાની જરૂર છે તે એ છે કે મારે અહીં પ્રોગ્રામ ની કામગીરીને સ્થગિત કરવાની છે અને તેની વચ્ચે ક્યાંક આપણે અમુક પ્રકારની વિશિષ્ટ સૂચનાઓ રજૂ કરીએ છીએ જે ડીબગીંગ માટે ઉપયોગી છે અને તે પછી જો તમે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરો છો તો સિસ્ટમ આ બિંદુ સુધી પહોંચી જશે અને ડીબગર ને બોલાવવામાં આવશે અને તે મુજબ તમે ફેરફાર કરી શકો છો તમે CPU રજિસ્ટર ની સામગ્રી તપાસી શકો છો અથવા સુધારી શકો છો અને તમે તે બધી વસ્તુઓ કરી શકો છો હવે આમ કરતી વખતે તમે આ સૂચનાઓને પ્રોગ્રામ માં સમાવી લીધી છે અને આનો ઉપયોગ પ્રોગ્રામને કમ્પાઇલ કરતી વખતે અથવા પ્રોગ્રામ ને જ એસેમ્બલ કરતી વખતે કરવામાં આવે છે હવે પછી જ્યારે પ્રોગ્રામ યોગ્ય રીતે કામ કરે તો પછી આ સૂચનાઓનું શું કરવું તેથી જો તમે આ સૂચનાને દૂર કરવા માંગતા હોવ તો તમારે તે બધી જગ્યાઓ દૂર કરીને પ્રોગ્રામને ફરીથી એસેમ્બલ કરવાની જરૂર હોય છે તેથી ડીબગીંગ એક સારો વિકલ્પ છે તમે ફક્ત આ સૂચનાઓને NOP સૂચના દ્વારા બદલો અને NOP સૂચના કોડ 0 0 છે તેથી તમે આ બધા સ્થાનોને 0 0 વડે બદલી શકો છો એમ કહીને કે તે NOP સૂચના છે તેથી તે ઉપયોગી છે જે આગળ છે તેથી જો તમને ડિબગીંગ દરમિયાન કેટલીક સૂચનાઓ આપવામાં આવી હોય તો તમે પછીથી આ NOP પ્રકારની સૂચનાઓનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો અને ઘણા ડિબગર્સ ને આ સુવિધાઓ મળી છે તેથી જો કે આપણે માઇક્રોપ્રોસેસર ના મૂળભૂત અભ્યાસક્રમમાં છીએ તેથી કદાચ આપણે તેનો વધુ ઉપયોગ કરી શકતા નથી પરંતુ પછીથી આગળ કામ કરતી વખતે કેટલાક વિગતવાર મોટા પ્રોગ્રામ્સ પર તમારે આ ડીબગર્સ નો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે અને ત્યાં આ સુવિધા ઉપયોગી થઈ શકે છે સૂચના અને પ્રોગ્રામ માં જોવાની બીજી રીત એ સપોર્ટેડ હોય તેવા ઓપરેન્ડ ના પ્રકારની છે હવે કેટલીક સૂચનાઓમાં કોઈ ઓપરેન્ડ નથી હોતા તેથી A ઓપરેન્ડ ઈમ્પ્લાઇડ છે જેમ કે પૂરક એક્યુમ્યુલેટર સૂચના CMA અહીં ઓપરેન્ડ એ એક્યુમ્યુલેટર છે પરંતુ આપણે તેને અલગથી સ્પષ્ટ કરવાની જરૂર નથી જેથી CMA એ 0 ઓપરેન્ડ સૂચના અથવા ઈમ્પ્લાઇડ ઓપરેન્ડ સૂચના છે તો ત્યાં કેટલાક ઓપરેન્ડ તાત્કાલિક પ્રકૃતિના હોય છે કહો કે તાત્કાલિક ડેટા જેમ કે ADI 4F હેક્સ તેથી આપણે જાણ કરીએ છીએ કે એક્યુમ્યુલેટરને સંખ્યા 4F હેક્સ માં ઉમેરવું જોઈએ અને પરિણામ એક્યુમ્યુલેટરમાં સંગ્રહિત થવું જોઈએ તેથી અહીં હું કેટલાક તાત્કાલિક ઓપરેન્ડ્સ વિશે વાત કરી રહ્યો છું જેને તાત્કાલિક ડેટા કહેવામાં આવે છે અથવા આપણી પાસે SUB B જેવા કેટલાક આંતરિક રજિસ્ટર હોઈ શકે છે તેથી આપણે રજિસ્ટર A માંથી રજિસ્ટર B બાદ કરી રહ્યા છીએ અને તે બીજું આંતરિક રજિસ્ટર છે તેથી રજિસ્ટર એક ઓપરેન્ડ છે તેથી આપણને ઈમ્પ્લાઇડ ઑપરેન્ડ મળ્યું છે અને આપણને તાત્કાલિક ઑપરેન્ડ મળ્યું છે આપણને રજિસ્ટર ઑપરેન્ડ મળ્યું છે અને એ પણ આપણને LDA 4000h જેવા ઑપરેન્ડ તરીકે મેમરી સરનામું મળ્યું છે અને આ સૂચનામાં એક્યુમ્યુલેટર ને મેમરી સ્થાન 4000h ની સામગ્રી સાથે લોડ કરવામાં આવશે તેથી 8085 સૂચના સેટ માં કયા પ્રકારનાં ઓપરેન્ડ્સ હોય છે અને તે બાબત માટે આપણે કયા પ્રોસેસર ડિઝાઇન ને જોઈએ છીએ તેથી આપણે ઓપરેન્ડ ના પ્રકારોના આધારે આ સૂચનાઓની લાક્ષણિકતામાં જોવી પડશે અથવા તેને વર્ગીકૃત કરી શકીએ છીએ આપણે ધારેલી સૂચનાનું કદ સમાન કદનું છે પરંતુ શું તે થોડું વિચિત્ર નથી લાગતું ઉદાહરણ તરીકે જો હું હમણાં જ પાછો જાઉં અને કહું કે આ સૂચના CMA છે તો મારે આના પછી કંઈપણ સ્પષ્ટ કરવાની જરૂર નથી અને સૂચના ADI 4Fh છે અને અહીં આપણે સંખ્યા 4F જણાવવો પડશે તેથી જો હું કહું કે અમુક ચોક્કસ સંખ્યામાં બિટ્સ આ ઓપકોડ ભાગને સંગ્રહિત કરવા માટે સમર્પિત છે તો તે CMA ADI અને LDA માટે સાચું છે તેથી તે બિટ્સ પહેલેથી જ લેવામાં આવી છે હવે આ 4F અલગથી સ્ટોર કરવાનો રહેશે તેથી જો હું કહું કે કોડિંગ માટે સૂચના 8 બીટ છે તો આ CMA ને 8 બીટ કોડ મળ્યો છે અને પછી ADI 4F હેક્સ તે 8 બીટ સૂચના હોઈ શકે નહીં કારણ કે આ ADI ભાગ પોતે 8 બીટ લેશે અને આ 4F બીજા 8 બીટ લેશે તેથી આ 2 બાઈટ સૂચના અથવા 16 બીટ સૂચના હોવાનું અપેક્ષિત છે તેવી જ રીતે LDA છે આ LDA ના આ કોડ સિવાય આપણે 16 બીટ સંખ્યા 4000 નો ઉલ્લેખ કરવાની જરૂર છે તેથી તે બધી સંભાવના છે આ 3 બાઈટ સૂચના હશે આ સૂચનાઓનું કદ સમાન નથી અને ઑપરેન્ડ ના પ્રકાર પર આધાર રાખીને સૂચનાનું કદ અલગ હોઈ શકે છે તેથી તે એ છે જેને આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ તેથી ઓપરેન્ડ ના પ્રકાર પર આધાર રાખીને સૂચનામાં વિવિધ કદ હોઈ શકે છે અને પરિણામે તે વિવિધ સંખ્યામાં મેમરી બાઈટ ધરાવે છે સામાન્ય રીતે બધી સૂચનાઓ માત્ર 1 બાઈટ ધરાવે છે કારણ કે તે ઓપકોડ ભાગને કોડેડ કરવાનો હોય છે અને ઓપકોડ 8 બીટ હોવો જોઈએ અને ત્યાં અપવાદ એ છે કે સૂચના સાથે કે જેમાં તાત્કાલિક ડેટા અથવા મેમરી સરનામું હોય અને તાત્કાલિક ડેટા માટે આપણી પાસે બીજું 8 બીટ મૂલ્ય હોવું જોઈએ તેથી જ તે સૂચના 2 બાઈટ સૂચના હશે અથવા બીજી બાઈટ તાત્કાલિક મૂલ્ય ધરાવે છે અને 3 બાઇટ સૂચનાના કિસ્સામાં તે મેમરી સરનામું છે તેથી સૂચના 3 બાઈટ પહોળી હોવી જોઈએ કારણ કે આગામી 2 બાઈટ 16 બીટ સરનામું ધરાવે છે તેથી તે રીતે તે 3 બાઈટ સૂચના હોવી જોઈએ અને સૂચનાનું કદ આપણી પાસે સૂચનામાં રહેલા ઓપરેન્ડ ની સંખ્યા પર આધારિત હોય છે તેથી ચાલો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તેથી એક્યુમ્યુલેટર માં 8 બીટ સંખ્યાને લોડ કરો તે સૂચના MVI A32 છે તો તે ઓપરેશન શું છે તે ઓપરેશન MVI A છે તે 246 કોડ માંથી એક ફાળવી શકે છે જેને 8085 MVI A ને સપોર્ટ કરે છે તેથી પ્રોસેસર ડિઝાઇનરો એ આ MVI A ને આ કોડ આપ્યો છે અને તે કોડ 3E છે તેથી 3E એ આ MVI A નો કોડ છે તેથી આગળનો ઓપરેન્ડ સંખ્યા 32 છે તેથી આ 32 એ આગામી ઓપરેન્ડ છે અને તેને હેક્સાડેસિમલ સંખ્યા તરીકે લેવામાં આવે છે તેથી આ હેક્સાડેસિમલ સંખ્યા 32 છે જે બીજી બાઈટ છે તો આ આમ છે આ MVI A 32 ને 2 બાઈટ સૂચના દ્વારા રજૂ કરવામાં આવશે પ્રથમ બાઈટ પર 3E હશે અને બીજી બાઈટ 32 હશે તો પ્રોસેસર આ સૂચનાને કેવી રીતે અમલમાં મૂકશે તેથી જ્યારે PC મેમરી સરનામું એડ્રેસ બસ પર મૂકશે અને ALE સિગ્નલ આપશે ત્યારે આ 3E મૂલ્ય ડેટા બસ માં આવશે અને તે સૂચના રજિસ્ટર માં પહોંચશે તેથી તે આ 3E માં જોઈને સૂચના ડીકોડર પર જશે જે એક પ્રોસેસર છે અને સૂચના ડીકોડર સમજી જશે કે આ એક MVI સૂચના છે તેથી મેમરી માંથી બીજી બાઈટ લેવી પડશે તેથી હવે તે ફરીથી મેમરી પર રીડ મેમરી રિક્વેસ્ટ મૂકશે અને એડ્રેસ પહેલાથી જ એક વધાર્યું હોય ત્યારે જ્યારે પણ આ સ્થાન એક્સેસ કરવામાં આવ્યું હોય ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર ને પહેલાથી જ 1 વધાર્યું હોય છે હવે પ્રોગ્રામ કાઉન્ટર આગામી મેમરી સ્થાન દર્શાવે છે જેમાં વેલ્યુ 32 છે તેથી મેમરી રીડ થઈ ગયું છે અને મેમરી ડેટા બસ પર વેલ્યુ 32 મૂકશે તેથી આ ફરીથી સૂચના રજિસ્ટર માં આવશે અને ત્યાંથી આ 32 અંતે એક્ઝેક્યુશન સાયકલ દરમિયાન એક્યુમ્યુલેટર પાસે જશે તેથી આ રીતે આ ઓપરેશન MVI A 32 ઓપરેશન થશે અન્ય સૂચના ઉદાહરણ તમે કહો કે સરનામાં 2085 પર જાઓ અને સૂચના JMP 2085 છે ઓપકોડ છે JMP અને ઓપરેન્ડ 2085 છે અને JMP માટેનો કોડ C3 છે તો પ્રથમ બાઈટ C3 હશે અને બીજા બાઈટ માં 85 હશે અને ત્રીજા બાઈટ માં 20 હશે તે આવું કેમ છે કારણ કે ઇન્ટેલ એ પરંપરાને અનુસરે છે કે જ્યારે પણ આપણી પાસે મેમરી શબ્દો હોય ત્યારે જ્યારે પણ તમારી પાસે 1 બાઇટ થી વધુ પહોળાઈના શબ્દો હોય તો લોઅર ઓર્ડર બાઈટ લોઅર ઓર્ડર એડ્રેસ પર જાય અને હાયર ઓર્ડર બાઈટ હાયર ઓર્ડર એડ્રેસ પર જાય હવે પ્રથમ સ્થાન 1000 પછી આગળનું સ્થાન 1001 છે અને પછીનું સ્થાન 1002 છે હવે જ્યારે હું આ 2085 સંગ્રહિત કરી રહ્યો હોવ ત્યારે 85 એ લોઅર ઓર્ડર બાઈટ છે જે 1000 થી 1 ના લોઅર ઓર્ડર એડ્રેસ પર જવું જોઈએ અને આ હાયર ઓર્ડર બાઈટ 20 છે તે આગામી હાયર ઓર્ડર એડ્રેસ પર જવું જોઈએ જે 1002 છે તેથી 1000h મેમરી સ્થાનને C3 મળશે 100H ને 85 મળશે અને 1002 ને 20 મળશે આ રીતે આ કોડિંગ થાય છે તેથી જો તમે અમુક હેન્ડ એસેમ્બલી અજમાવી રહ્યા હોવ અથવા જો તમે કોઈપણ એસેમ્બલર દ્વારા જનરેટ કરેલી એસેમ્બલ ફાઇલ માં તપાસ કરી રહ્યાં હોવ તો તમે આ વસ્તુઓ જોશો કે હાયર ઓર્ડર બાઈટ હાયર ઓર્ડર એડ્રેસ જગ્યામાં મૂકવામાં આવી છે પરંતુ તે એકસમાન નથી જેમ કે અન્ય પ્રોસેસર અન્ય રીતે કરી શકે છે પરંતુ 8085 આ રીતે કરે છે અને તેમાં હાયર ઓર્ડર બાઈટ હાયર ઓર્ડર એડ્રેસ પર જાય છે હવે ત્યાં વિવિધ રીતો છે જેના દ્વારા તમે સૂચનાનો ડેટા આપી શકો છો આને એડ્રેસિંગ મોડ્સ કહેવામાં આવે છે તેથી એડ્રેસીંગ મોડ્સ નો અર્થ એ છે કે હું સૂચના માટે ઓપરેન્ડ ને કેટલી રીતે હું રજૂ કરી શકું છું તેથી 8085 પાસે 4 અલગ અલગ એડ્રેસિંગ મોડ્સ છે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ આ મોડ માં આપણી પાસે અલગથી ઓપરેન્ડ નથી અને સૂચના પોતે જ કહે છે કે મોડ શું છે ઈમિડિએટ એડ્રેસિંગ મોડ ઈમિડિએટ મોડ માં કેટલાક 8 બીટ તાત્કાલિક મૂલ્યને સીધી ઍક્સેસ આપવામાં આવે છે તેથી સરનામાંનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ આ મોડ માં ઓપરેન્ડ વેલ્યુ સ્થાન સરનામાના મૂલ્ય દ્વારા નિર્દિષ્ટ કરેલ છે 4 પરોક્ષ એડ્રેસિંગ મોડ આ મોડ માં ઓપરેન્ડ અમુક પોઈન્ટર સૉર્ટ વસ્તુનો ઉપયોગ કરીને ઉલ્લેખિત થાય છે સૂચનામાં પરોક્ષ સરનામાંના સરનામાંના ભાગનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હોતો પરંતુ સૂચનામાં જે પણ ઓપરેન્ડ કહેવામાં આવ્યું છે તે સરનામું સમાવશે જેમ કે LDAX B તેથી BC જોડી 16 બીટ સરનામું ધરાવશે જે તે કરી શકે છે તે એક્યુમ્યુલેટર માં લોડ કરવા માટે મેમરી સ્થાનની સામગ્રી મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે તેથી આ રીતે 8085 માં આ એડ્રેસિંગ મોડ્સ ને સપોર્ટ કરવામાં આવે છે તેથી જો તમે વધુ જટિલ પ્રોસેસર્સ પર ધ્યાન આપો તો તમે જોશો કે આ અન્ય ઘણા પ્રકારના એડ્રેસિંગ મોડ્સ છે જે સપોર્ટેડ છે પરંતુ 8085 ખૂબ જ સરળ પ્રોસેસર છે તેથી તેમાં વધુ જટિલ મોડ્સ નથી હોતા 8 બીટ માઇક્રોપ્રોસેસરમાં ડેટા વિવિધ ફોર્મેટ માં ડેટા રજુ કરી શકે છે જેમ કે આપણે ASCII ને રજૂ કરી શકીએ છીએ કહો કે ASCII ફોર્મેટ માં હું તેને કૉલ કરી શકું છું અથવા જે કંઈપણ આપણે ઈચ્છીએ છીએ તે એક પાત્ર સિવાય બીજું કંઈ નથી તેથી જો હું એવું કહું તો દરેક અક્ષરને ASCII કોડ માં કોડ કરી શકાય છે તેથી ત્યાં પ્રમાણભૂત ASCII કોડ ઉપલબ્ધ છે અને ASCII કોડ 8 બીટ પહોળા અથવા 7 બીટ પહોળા છે તેથી તેનો ઉપયોગ ડેટા ને રજૂ કરતા ડેટા ને સ્ટોર કરવા માટે કરી શકાય છે અથવા મારી પાસે બાઈનરી કોડેડ દશાંશ હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે બાઈનરી કોડેડ દશાંશ એટલે કે 25 સંખ્યાને સંગ્રહિત કરવું મારી પાસે દ્વિસંગી સંખ્યા સિસ્ટમ માં એક હોઈ શકે છે તેથી તે આ મૂલ્ય 25 છે હવે તેથી જો હું 8 બીટ રજૂઆત 0100 0001 વિશે વાત કરી રહ્યો હોવ અને તે પહેલાં મારી પાસે 2 વધુ 0 હોવા જોઈએ તો આ 4 બીટ્સ આ 4 બીટ છે આ 4 બીટ છે તેથી તે તેને બાઈનરી બનાવે છે આ તેને 8 બીટ નોટેશનમાં બાઈનરી 25 બનાવે છે હવે BCD કોડ દ્વારા આ જણાવશે કે હું આ ભાગને એક અલગ અંક તરીકે આ 4 બિટ્સ ને એક અલગ અંક તરીકે અને આ 4 બિટ્સ ને એક અલગ અંક તરીકે ગણીશ તેથી આ બંને છે તેથી આ ભાગ ખરેખર દશાંશમાં એક છે અને આ ભાગ પણ દશાંશમાં એક છે તેથી 25 જો તમે તેમાં BCD સ્વરૂપમાં રજૂઆત કરી રહ્યાં હોવ તો તે 1 1 હશે તેથી તે રીતે પણ આપણે સંખ્યાને રજૂ કરી શકીએ છીએ તેથી જ્યારે તમે સંખ્યાઓ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે આ ખાસ કરીને ઉપયોગી હોય છે તેથી તે ઘણા કિસ્સાઓમાં મદદરૂપ બને છે તેથી હવે આપણે આ BCD ફોર્મેટ પર આવીશું પછી જ્યારે આપણે કેટલાક પ્રોગ્રામિંગ ઉદાહરણો જોઈએ ત્યારે આપણી પાસે સાઇન્ડ પૂર્ણાંક હોઈ શકે છે અથવા આપણી પાસે અનસાઈન્ડ પૂર્ણાંક હોઈ શકે છે તેથી સાઇન્ડ પૂર્ણાંકનો અર્થ થાય છે અમુક ધનાત્મક અથવા ઋણાત્મક સાથેના પૂર્ણાંક અને અનસાઈન્ડ પૂર્ણાંકનો અર્થ છે કે તેઓ માત્ર ધનાત્મક મૂલ્યો હોઈ શકે છે તેથી માઇક્રોપ્રોસેસર જે કંઈ સમજશે તે માત્ર 0 અને એકનો સમાવેશ કરશે અને તે ફક્ત બાઇટ્સ ની સ્ટ્રીંગ્સ તરીકે મૂલ્યો સાથે વહેવાર કરે છે અને હું તેનો ઉપયોગ કરું છું તેથી વપરાશકર્તા માટે બીટ સ્ટ્રીંગના જુદા જુદા અર્થો છે જેમ કે તે સાઇન ઇન્ટીજર અનસાઇન્ડ ઇન્ટીજર BCD ASCII ગમે તે હોય તેથી જ્યાં સુધી પ્રોસેસર ની વાત છે ત્યાં સુધી આ માનવીય અર્થઘટન માટે છે તેથી આ 0 અને 1 ની સ્ટ્રિંગ સિવાય બીજું કંઈ નથી તેથી ઉદાહરણ તરીકે ધારો કે એક્યુમ્યુલેટરને 0 1 0 0 0 0 0 1 મૂલ્ય મળ્યું છે હવે જો તે બાઈનરી માં દર્શાવવામાં આવેલ અનસાઈન્ડ પૂર્ણાંક હોય તો આ 65 ની સમકક્ષ છે હવે જો તમે તેને BCD સંખ્યા તરીકે બાઈનરી કોડેડ દશાંશ સંખ્યા તરીકે અર્થઘટન કરી રહ્યાં હોવ તો મેં કહ્યું તેમ દરેક 4 બીટ એક અંક બનાવે છે તેથી તે પ્રથમ 4 અંક છે 4 તે અહીં આ પ્રથમ 4 અંક છે તેથી આ 0 1 0 0 છે તેથી આ તેને 4 બનાવશે અને આ તેને 1 બનાવશે તેથી આ 41 એ સમાન બીટ સ્ટ્રિંગ માટે BCD સંખ્યા છે અને જો તમે ASCII કોડ જોઈ રહ્યા હોવ તો હવે આ 65 એ A નો ASCII કોડ છે તેથી તમે એમ પણ કહી શકો છો કે આ એક્યુમ્યુલેટર A અક્ષરને સંગ્રહિત કરી રહ્યું છે તેથી જો તે 0 ની સ્ટ્રિંગ હોય કે જ્યાં બીટ 0 અને બીટ 6 1 પર સેટ હોય અને જ્યારે અન્ય તમામ બિટ્સ 0 પર સેટ હોય તો જો તમે તેને થોડી સ્ટ્રિંગ તરીકે લો કે જ્યાં આ 2 બિટ્સ માત્ર એક હોય અને બાકીના બિટ્સ 0 હોય તેથી આ અર્થઘટન માનવ સમજના દૃષ્ટિકોણથી બદલાય છે પરંતુ જ્યાં સુધી માઇક્રોપ્રોસેસર ની સમજ હેઠળની સિસ્ટમ સંબંધિત છે ત્યાં તે માત્ર થોડી સ્ટ્રિંગ સિવાય કંઈ નથી આગળ આપણે કાઉન્ટર્સ ના અમલીકરણ તરફ જઈશું કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે કેટલીક ક્રિયાઓ પુનરાવર્તિત કરવાની જરૂર હોય છે અને આપણે પ્રોગ્રામ્સ માં કેટલાક કાઉન્ટર્સ નો અમલ કરવાનું પસંદ કરીએ છીએ તેથી એક લૂપ કાઉન્ટર માં તમે આ કાઉન્ટર્સ ને માઇક્રોપ્રોસેસર્સ માં ખૂબ જ સરળતાથી અમલમાં મૂકી શકો છો અથવા કહો કે 8085 અમુક મૂલ્ય સાથે રજિસ્ટર લોડ કરીને અને જ્યાં સુધી કન્ટેન્ટ 0 ન થઈ જાય ત્યાં સુધી રજિસ્ટર ને ઘટાડવાનું ચાલુ રાખો અથવા જ્યાં સુધી કન્ટેન્ટ ઓવરફ્લો ન થાય અને 0 પર પાછા ન આવે ત્યાં સુધી તમે રજિસ્ટર માં વધારો કરતા જાવ તેથી લૂપ બેક કરવા માટે શરતી જમ્પ સૂચના સાથે લૂપ સેટ કરી શકાય છે અને જ્યારે ગણતરી ચોક્કસ પુનરાવૃત્તિ ગણતરી અથવા સમાપ્તિ ગણતરી બની જાય ત્યારે લૂપ સમાપ્ત થઈ જશે તેથી આ રીતે તમે કેટલાક કાઉન્ટર્સનું પ્રતિનિધિત્વ કરી શકો છો નમૂનારૂપ કાઉન્ટર સ્ટ્રક્ચર બોડી ઉપરની સ્લાઇડ ની જેમ દેખાશે તેમાં પ્રથમ ઇનિશિયલાઇઝેશન છે પછી લૂપની બોડી પછી કાઉન્ટર ને અપડેટ કરો ઉદાહરણ તરીકે ઉપર આપેલ અંતિમ ગણતરી તપાસવામાં આવે તો જો તે હા હોય તો તે બહાર આવશે અને જો તે ના હોય તો તે લૂપ ના મુખ્ય ભાગમાં પાછું જશે તેથી આ રીતે આ લૂપ કાઉન્ટર ને લૂપ કાઉન્ટર લાગુ કરવામાં આવે છે અને તે ફ્લો ચાર્ટ ના સ્વરૂપમાં રજૂ થાય છે ઉદાહરણ તરીકે DCR ડિક્રીમેન્ટ રજિસ્ટર સૂચના સાથે લૂપ્સ ને અમલમાં મૂકવા માટે એક સરળ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે તેથી અહીં જે થાય છે તે પ્રથમ MVI C15H છે તેનો અર્થ એ કે આ C રજિસ્ટર ને મૂલ્ય 15 હેક્સ મળશે પછી આ DCR C સૂચના છે તેથી આ C રજિસ્ટર ની કિંમતમાં ઘટાડો કરશે તેથી 15 હેક્સ માંથી તે 14 હેક્સ બનશે અને 13 હેક્સ તેના જેવું હશે પહેલા તે 14 હેક્સ બનશે પછી આપણે Z ફ્લેગ તપાસીએ છીએ તેથી આ ઘટાડાની કામગીરીને કારણે ફ્લેગ રજીસ્ટર ને અસર થશે અને મૂલ્ય હજુ પણ ધનાત્મક હોવાથી તે હજુ પણ 0 નથી તેથી JNZ સાચું હશે અને આ એડ્રેસ લૂપ પર જશે તેથી તે આ લાઇન પર પાછા આવશે અને તે ફરીથી ઘટાડો કરશે તેથી આ રીતે તે ઘટતું જશે અને મૂલ્ય 0 થયું છે કે નહીં તે તપાસશે અને જ્યારે મૂલ્ય 0 થશે તે સમયે આ Z ફ્લેગ સેટ કરવામાં આવશે તેથી આગલી વખતે આપણે આ JNZ ને તપાસીએ તેથી આ Z ફ્લેગ સેટ છે તેથી તે આ સૂચના પર જશે નહીં પરંતુ તે પછીની સૂચના પર પાછા આવશે તેથી આ રીતે તમે ઘટાડો અને જમ્પ સૂચનાઓનો ઉપયોગ કરીને ખૂબ જ સરળ લૂપનો અમલ કરી શકો છો અને કેટલાક નાના વિલંબને અમલમાં મૂકવા માટે આ મદદરૂપ છે ઉદાહરણ તરીકે જો તમે LED ડિસ્પ્લે પર કેટલીક પેટર્ન આઉટપુટ કરી હોય અને જો તે ખૂબ જ ઝડપથી બદલાઈ જાય તો માનવ આંખો તેને અનુસરી શકશે નહીં તેથી તમે ડિસ્પ્લે ને સમજવામાં આંખો માટે થોડો વિલંબ કરવા માંગો છો તેથી આપણે આ પ્રકારની વિલંબની નિયમિતતા મૂકીને થોડો વિલંબ કરી શકીએ છીએ અને તે પછી આપણે પેટર્ન બદલી શકીએ છીએ તેને આગળની પેટર્ન માં બદલી શકીએ છીએ તેથી તે કરી શકે છે કે જેથી તે આ બતાવવા માટે સક્ષમ હશે આપણે અગાઉ લીધેલા ઉદાહરણમાં લૂપ કાઉન્ટર તરીકે રજિસ્ટર જોડીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તેથી અહીં તે માત્ર મહત્તમ વિલંબ છે અને મહત્તમ લૂપિંગ ગણતરી માત્ર 255 છે જો તમે આ મૂલ્ય બદલવા માંગો તો તમારે આ લૂપ માટે રજિસ્ટર જોડીનો ઉપયોગ કરવો પડશે તેથી કારણ કે જો તમે રજિસ્ટર જોડીનો ઉપયોગ કરો તો મને 16 બીટ મૂલ્ય સાથે વિશાળ શ્રેણી મળી છે તેથી તે મહત્તમ મૂલ્ય 65535 છે તેથી મારી પાસે આ લૂપિંગ ની મોટી શ્રેણી હોઈ શકે છે પરંતુ અહીં એક નાની સમસ્યા એ છે કે જ્યારે તમે DCX સૂચના દ્વારા ઘટાડાનું ઑપરેશન કરો અથવા INX ઑપરેશન દ્વારા ઇન્ક્રીમેન્ટ ઑપરેશન કરો ત્યારે DCX અને INX તેઓ ફ્લેગ માં ફેરફાર કરતા નથી જો કે કેટલીક અન્ય યુક્તિઓ હોઈ શકે છે કે જેના દ્વારા આપણે આ સમસ્યાને ઠીક કરી શકીએ છીએ અને આપણે DC ની જેમ 2 રજીસ્ટર ની O રીંગ લઈને તેને સુધારી શકીએ છીએ તેથી DCX એ DC જોડીનો ઉપયોગ કરે છે પછી આ ઘટાડાની ક્રિયા કર્યા પછી D અને C રજીસ્ટર 0 થઈ જશે અને પછી OR 0 થઈ જશે અને પછી આ OR સૂચના Z ફ્લેગ ને અસર કરશે અને તેના પરિણામે આપણે કાઉન્ટર નીચે ઉડી ગયેલી પરિસ્થિતિને શોધી શકીએ છીએ